ઓકે આપણે ફરી પાછા આવ્યા છીએ તેથી થ્રી ફેઝ પાવર મેઝરમેન્ટમાં તેથી આ કિસ્સામાં આપણી પાસે શું છે આપણે તે કરીશું જે મૂળભૂત રીતે થ્રી ફેઝ પાવર માટે જ્યારે બે વોટમીટર પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે તેથી આ કિસ્સામાં આપણે થ્રી વોટમીટરનો ઉપયોગ કર્યો છે સામાન્ય વોટમીટરમાં કરંટ કોઇલ હોય છે જે વાસ્તવમાં કરંટ કોઇલ છે અને આ Ia છે કેટલીકવાર આપણે ફેઝર કોઇલ અથવા વોલ્ટેજ કોઇલ કહીએ છીએ તેથી લોડ બેલેન્સ અથવા અનબેલેન્સ હોઈ શકે છે અને આ બાજુ છે જો લેબોરેટરીમાં આ બાજુઓ જુઓ જ્યારે તે માં હશે જોઇ શકો છો કે આ બાજુ M તરીકે ચિહ્નિત થયેલ છે અને આ બાજુ L તરીકે ચિહ્નિત થયેલ છે M એ આગળની બાજુ છે ત્યાં સપ્લાય બાજુ દર્શાવેલ છે અને L એ લોડ બાજુ છે એટલે કે આ બાજુ તે L છે લંબાઈ L બંને ચિહ્નિત છે અને આ પોઈન્ટ આ પોઈન્ટ કેટલાક આ પોઈન્ટને ક્યારેક આપણે c તરીકે ચિહ્નિત કરીએ છીએ અને આ પોઈન્ટને v તરીકે ચિહ્નિત કરીએ છીએ અને તેને ફેઝર કોઇલ કહેવામાં આવે છે અને વોલ્ટેજ કોઇલ કરંટ કોઇલ નિગ્લેજેબલ રઝિસ્ટન્સ ધરાવે છે મૂળભૂત રીતે તે કરંટ પસાર થતા તમામ કરંટમાંથી પસાર થાય છે આને શું કહે છે આ કરંટ કોઇલ છે અને આ ફેઝર કોઇલ વાસ્તવમાં તે વોલ્ટેજ કોઇલ છે તેથી તે મૂળભૂત રીતે તે વોલ્ટેજ જુએ છે તો ધારો કે આ a છે અને આ b છે અને આની તરફ ફેઝ a માંથી વહેતો કરંટ Ia છે અને વોલ્ટેજ વાસ્તવમાં એવું લાગે છે કે અહીંથી અહીં સુધીનો વોલ્ટેજ કહેવામાં આવે છે તે a છે c જાણીએ છીએ કે તે જોડાયેલ છે આપણે તે આગામી ડાયાગ્રામઓમાં જોઈશું તેથી મૂળભૂત રીતે તે લાઇન ટુ લાઇન વોલ્ટેજ છે તેથી જ્યારે પણ આ બે વોટમીટર પદ્ધતિઓ માટે જાઓ પરંતુ હું આ ડાયાગ્રામમાં એક મિનિટમાં બતાવી શકું છું હું બતાવી શકું છું કે આ થ્રી વોટ મીટર છે તેથી આ એક વોટમીટર રીડન્ડન્ટ છે તે 0 માપશે થ્રી વોટમીટરની જરૂર નથી તેથી મેં આ જોડાણ ઈરાદાપૂર્વક આપ્યું છે ફક્ત જાતે વિચારો કે આ વોટમીટર મૂળભૂત રીતે 3 વોટમીટરમાં આ 0 થઈ જશે તેથી માપવા માટે મૂળભૂત રીતે બે વોટમીટર પદ્ધતિની જરૂર છે લોડ કદાચ સ્ટાર અથવા ડેલ્ટા બેલેન્સ અથવા અનબેલેન્સ હોય કોઈ ફરક પડતો નથી આપણે બે વોટમીટર પદ્ધતિનો ઉપયોગ કરીને પાવર માપીએ છીએ તેથી જ્યારે પણ બે વોટમીટર પદ્ધતિ માટે જાઓ તેથી આ મારૂ વોટમીટર છે અને તે પાવર P1 ને માપે છે અને લોડને સ્ટાર તરીકે લેવામાં આવે છે તેથી જો એંગલ Z એંગલ છે તેથી વાસ્તવમાં આમાંથી વહેતો કરંટ એ Ia છે આ Ia છે આ માપવામાં આવેલ ફેઝર વોલ્ટેજ છે આ આપણે આ વોલ્ટેજને અહીંથી અહીં લખીએ છીએ તેથી વોલ્ટેજ વાસ્તવમાં તે Va V હશે હવે કંઈક અંશે ફેઝર ડાયાગ્રામ આપણે જોયું કે જો આ મારો A થી N છે તો આ મારો લાઇન કરંટ ફેઝ કરંટ છે તો આ મારો VAN છે અને આ કરંટ અને વોલ્ટેજ છે અહીં મેં સ્મોલ an ને બદલે કેપિટલ AN લીધો છે તેથી અહીં પણ આપણે કેપિટલ AN લખી શકીએ એનાથી કોઈ ફરક પડતો નથી અને કરંટ ખરેખર લેગિંગ છે જ્યારે એંગલ છે કારણ કે આ એંગલ છે તેથી આ એંગલ છે તેથી હવે આ લાઇન વોલ્ટેજ Vab છે Vab એ ફેઝ વોલ્ટેજ એંગલ 30o ઉપર લીડ કરે છે તો આ મારો Vab છે અને આ એંગલ 30o છે તેથી આની વચ્ચેનો એંગલ અને આ વોટમીટર વાસ્તવમાં લાઇન વોલ્ટેજ માપે છે કારણ કે તે ફેઝર કોઇલ છે અહીં જોડાયેલ છે તે Vab હશે કારણ કે આમાંથી વહેતો કરંટ Ia છે તેથી Vab અને Ia વચ્ચેનો એંગલ 30o છે તેનો અર્થ એ કે વોટમીટરનું આ રીડિંગ P1 છે પછી P1 Vab Ia cos 30o ની મેગ્નિટ્યુડ છે તેથી જો તેવી જ રીતે અન્ય વોટમીટર માટે હોત છે તો આપણે તે તરફ આવીશું તેથી જ્યારે પણ આની ઉપર આવો તો આ ફેઝર ડાયાગ્રામ છે જો તે જુઓ કે Vab VAN છે તે Vab અને Ia વચ્ચેનો એંગલ 30 o છે હવે તે વાસ્તવમાં Ia Ia VAN હશે અહીં તે આ ડાયાગ્રામ ઉપર છે જસ્ટ આ ડાયાગ્રામ હોલ્ડ કરો આપણે આ જાણીએ છીએ આ હા મેં તેને કેપિટલ A N તરીકે ચિહ્નિત કર્યું છે તેથી વચ્ચે એક છે ત્યાં વચ્ચે કરંટ કોઇલ છે તેથી મૂળભૂત રીતે આ કંઈ નથી પરંતુ સ્મોલ a ને ફિક્સ કરી શકો છો અને સ્મોલ n ને પણ કરી શકો છો તેથી કરંટ Ia વાસ્તવમાં Ia સમાન VAN ડિવાઇડેડ Z સ્ટાર ZY નહીં તેથી આ રીતે તેને બનાવી શકાય છે તેથી અહીં મેં કેપિટલ N સમાન વસ્તુ લખી છે એટલે કે અહીં VAN એંગલ 0ZY છે અહીં ફેઝર ડાયાગ્રામમાં પણ તેનો અર્થ VAN વાસ્તવમાં તે VAN જ સમજી શકાય તેવી વસ્તુ છે તેથી આ VAN એંગલ પણ ZY Z એંગલ છે તેથી તે VAN Z એંગલ હશે તેથી આ P1 Vab Ia cos 30 મેગ્નિટ્યુડ છે પરંતુ વાસ્તવમાં Vab લાઇન વોલ્ટેજ છે તેથી તે VL છે તે લાઇન વોલ્ટેજ છે અને Ia l લાઇન કરંટ છે તે Ia l Ia તે લાઇન કરંટ છે તે લાઇન વોલ્ટેજ છે અને લાઇન કરંટ છે તેથી તે Vab Ia cos 30o છે અથવા આપણે VL √ cos 30o લખી શકીએ છીએ આ ઇક્વેશન 1 છે આ વોટમીટર 1 નું રીડિંગ છે હવે વોટમીટર 2 જો ફરીથી ડાયાગ્રામ ઉપર જાઓ જો ફરીથી ડાયાગ્રામ ઉપર જાઓ તો આ કિસ્સામાં તે વોલ્ટેજ છે જેને a b b c ચિહ્નિત કરવામાં આવે છે જો સહેજ ઉપરની તરફ ખસેડવામાં આવે છે તેથી આ કિસ્સામાં અહીં કરંટ Ic છે આ કરંટ Ic છે આ કરંટ Ic છે અહીં વોટમીટર મૂકવામાં આવ્યું છે તેથી લાઇન કરંટ Ic છે હા અને વોલ્ટેજ તે a b c તરફ જુઓ છે તે વોલ્ટેજ cb છે જો કે b થી c Vbc Vab Vbc bc આપવામાં આવે છે પરંતુ તે Vbc હશે કારણ કે આ ફેઝ c છે અને આ b સાથે જોડાયેલ છે તેથી વોલ્ટેજ Vcb હોવો જોઈએ તેનો અર્થ એ છે કે તે Vcb વોલ્ટેજ જુઓ પરંતુ Vbc નહીં તેથી કરંટ Ic છે તેથી જો સંપૂર્ણ ફેઝર ડાયાગ્રામ દોરો તો આ ડાયાગ્રામ છે તેથી આ કિસ્સામાં અગાઉ આપણે જોયું કે આ Vab આ VAN છે આ એંગલ 30o છે આ આપણે પહેલા જોયું છે અને આ Ia છે તેથી VAN થી Ia લેગ છે તેવી જ રીતે આને Ib કહે છે આ Ib છે હા ફક્ત થોડું થોડું ઉપરની તરફ થોડું છે તેથી આ છે આ Ib છે Ib પણ VBN એંગલ 30 o થી લેગિંગ છે એવી જ રીતે જો જુઓ તો Ic પણ VCN થી લેગ છે માફ કરશો VBN થી Ib લેગ છે અને Ic પણ આમાંથી લેગ છે એંગલ શું કહેવામાં આવે છે હવે મને આ સ્પષ્ટ કરવા દો હવે વાસ્તવમાં ડાયાગ્રામ છે હોલ્ડ કરો હું ઝૂમ ઘટાડીશ બસ હોલ્ડ કરો તેથી આ કિસ્સામાં ફક્ત હોલ્ડ કરો તેથી આ કિસ્સામાં શું આ મારો Vbc છે જો મારે Vcb માત્ર 180o ફેઝ શિફ્ટ જોઈએ છે તો બીજી રીતે ઓપોજીટ કરો આ મારો Vcb છે હવે આપણે ઈચ્છીએ છીએ કે એંગલ Vcb Ic અને Vcb વચ્ચે હોવો જોઈએ તેથી આ એંગલ Vcb અને આ V ઉપર Va વચ્ચેનો એંગલ 300 ઉપર Vab અને VAN ને શું કહે છે અને તેવી જ રીતે V જેને Vbc Vca અહીં તે Vab અને VAN કહેવામાં આવે છે તેવી જ રીતે અહીં Vca અને VCN એંગલ કહેવામાં આવે છે જે આના જેવો 300 હશે તેથી આ જુઓ આ મારો VCN છે આ મારો VCN છે અને આ મારો Ic છે તેથી VCN અને Ic વચ્ચેનો એંગલ છે કારણ કે Ic વાસ્તવમાં આમાંથી કરંટ લેગિંગ છે કારણ કે તે બેલેન્સ છે એમ કહીએ તો બેલેન્સ લીધું છે તેથી આ VCN છે અને Vcb એ 30o છે જેમ કે Vab અને VAN 30o છે તે વચ્ચેનો એંગલ અને એંગલ છે માત્ર ઓપોજીટ Vcb લીધો છે તેથી આ એંગલ 30o છે એટલે કે આ એંગલ 30 o હશે તેથી આ એંગલ 30 o છે પછી તે બીજા વોટમીટર રીડિંગમાંથી વોટમીટર રીડિંગ P2 છે તે P2 Vcb આપેલ છે પછી Ic પછી કોસાઇન 30 o છે તો આ મારો Vcb છે પણ આ એક મેગ્નિટ્યુડ છે આ પણ મેગ્નિટ્યુડ છે તેથી Vcb VL Ic √ 30 o હશે તેથી આ બીજા વોટમીટરનું રીડિંગ છે તેથી ચાલો મને તે સ્પષ્ટ કરવા દો તો ચાલો મને ઝૂમ વધારવા દો તેથી આ તે છે જે બીજા વોટમીટરનું રીડિંગ કરે છે તેથી તે Vcb Ic cos 30 o હોવું જોઈએ તેથી તે P2 Vcb Ic cos cos cos છે જે અહીં બનાવવામાં આવ્યું છે તેથી તે cos 30o cos 30o છે અથવા આપણે લખી શકીએ છીએ કે P2 એ એક માત્ર લાઇન ટુ લાઇન વોલ્ટેજના મેગ્નિટ્યુડ બરાબર છે તેથી Vcb VL IL cos 30o આ ઇક્વેશન 2 છે પછી કુલ વોટમીટર રીડિંગ છે ઇક્વેશન 1 અને 2 ઉમેરો તેથી P1 P2 અને સિંપ્લિફાય કરો તો જોશો કે તે √ 3 VL IL cos બનશે અને કુલ તેનો અર્થ એ PT છે એ PT ખરેખર કુલ પાવર છે તેથી તે √ 3 VL IL cos હશે કારણ કે આ ઇક્વેશન 3 છે આ મેથેમેટિકલી જે પણ હોય આ રીતે આપણે વોટમીટરનું રીડીંગ મેળવ્યું છે તે આજ રીડીંગ છે એવી જ રીતે જો ઇક્વેશન 2 માંથી ઇક્વેશન 1 બાદ કરીએ એટલે કે ઇક્વેશન 2 ઇક્વેશન 1 કરીએતો P2 P1 VL IL sin મળશે અથવા જો બંને બાજુ √ 3 થી મલ્ટીપ્લાઇડ કરો તો √ 3 VL IL sin √ 3 P2 P P1 છે તેથી QT √ 3 P2 P1 છે કારણ કે આ મારો કુલ રિએક્ટિવ પાવર √ 3 VL IL sin છે તેથી તે મારો QT √ 3 P2 P1 છે આ ઇક્વેશન 4 છે તેથી √ 3 VL IL cos P1 P2 અને √ 3 VL IL sin √ 3 P2 P1 છે તેથી ડિવાઇડ કરો જો આ એક આ એક આ એક કરીએ તો તે tan √ 3 P2 1 P2 1 થશે હવે જો પોઝિટિવ હોય તો તે ઇન્ડક્ટિ છે તેનો અર્થ એ કે જો P2 P1 લોડિંગ ઇન્ડક્ટિવ છે જો P2 P1 લોડિંગ કેપેસિટીવ છે જો P2 P1 પોઝિટિવ હોય તો લોડિંગ ઇન્ડક્ટિવ છે અન્યથા જો P2 P1 નેગેટિવ હોય તો લોડિંગ કેપેસિટીવ છે તેથી અહીં P2 P1 આપવામાં આવે તો તે રઝિસ્ટીવ લોડ છે જેનો અર્થ 0 છે તેનો અર્થ એ છે કે રઝિસ્ટીવ લોડ છે જો P2 P1 હોય તો તે ઇન્ડક્ટિવ લોડ છે જો P2 P1 તે કેપેસિટીવ લોડ છે તેથી ત્યાંથી તે નક્કી કરી શકો છો હવે આ પછી એક ઉદાહરણ લઈએ આ ઉદાહરણ 6 છે તે વોટમીટર જેવુ કંઈક છે જે મેં આ રીતે કનેક્ટ કર્યું છે W1 W2 અને W3 અને રસપ્રદ બાબત આ વસ્તુ જાણી જોઈને લીધેલ છે કે આ લોડ અનબેલેન્સ છે કારણ કે ZA ફક્ત 15 Ω છે તેવી જ રીતે ZB 10 j 5 Ω અને ZC 6 j 8 Ω છે તેથી જો આપણે ફેઝના આધારે પીક માપવું હોય તો તે ક્યાં કરી શકીએ તેથી અહીં તે un છે અનબેલેન્સ વસ્તુ આપવામાં આવી છે અને મેં ઇરાદાપૂર્વક આ ઉદાહરણ લીધું છે તે જાણી જોઈને મેં આ ઉદાહરણ લીધું છે અને આ 15 Ω છે આ 6 j 8 Ω એટલે કે Zc છે અને આ બાજુ હું ડાયાગ્રામ બતાવીશ અને આ બાજુ ZB 10 j 5 Ω વોટ છે વોટમીટર આ રીતે જોડાયેલ છે એવી જ રીતે બીજા વોટમીટરને આ રીતે જોડવામાં આવે છે તેથી આ કિસ્સામાં આને ન્યુટ્રલ કહેવામાં આવે છે તેથી આપણે માપવા માંગીએ છીએ જેને પીક ફેઝ બેઝિસ ઉપર પીક ફેઝ પાવર કહેવામાં આવે છે તેથી આ કરંટ Ia છે આ Ib છે Ic છે અને કેટલોક કરંટ ન્યુટ્રલમાંથી વહે છે અને આને અનબેલેન્સ કહેવામાં આવે છે હવે આ કિસ્સામાં વોટમીટર રીડિંગ્સ ટોટલ એબ્સોર્બ પાવર s શોધે છે એવું અનુમાન કરવામાં આવે છે તેથી તે અનબેલેન્સ છે તેથી આ કિસ્સામાં આપણે કહી શકીએ છીએ કે Ia Ib અને Ic શોધી શકીએ છીએ તેથી જો તે હોય તો તેને a c b સિકવન્સ આપવામાં આવે છે તેનો અર્થ એ કે બેલેન્સ ફેઝ વોલ્ટેજ 100 વોલ્ટ છે જો જુઓ તો તે બેલેન્સ ફેઝ વોલ્ટેજ આપવામાં આવે છે તે 100 વોલ્ટ છે જો સિકવન્સ a c b હોય તો તે ફેઝ વોલ્ટેજ બેલેન્સ છે પરંતુ લોડ અનબેલેન્સ લોડ છે તેથી VAN 100 એંગલ 0 લેવામાં આવે છે અને તે સિકવન્સ a c b છે તેથી VCN એ 100 એંગલ 120o છે અને VBN 100 એંગલ 120o છે હવે ફેઝ a માટે Ia 100 એંગલ 015 તે 6 67 એંગલ 0o એમ્પીયર છે એવી જ રીતે ઉપરના ફેઝ b માટે તે 100 એંગલ 120 ડિવાઇડેડ 10 j 5 છે જે 8 94 એંગલ 93 44o એમ્પીયર છે તેવી જ રીતે ફેઝ c માટે 100 એંગલ 120 ડિવાઇડેડ 6 j 8 હશે તે 10 એંગલ 66 87 o એમ્પીયર અહીં છે તેથી આ Ia VAN આ એક શોધવાનું છે તેવી જ રીતે Ib VBN આ એક માટે તેવી જ રીતે Ic n VCN માટે આ એક સમાન રીતે ફેઝ મુજબ શોધી શકે છે તો એકવાર આ કરો હવે I n Ia Ib Ic છે તેથી જો Ia Ib Ic બધા કેટલાક આંકડા છે જો તે કરો તો તે 10 06 એંગલ 178 4o એમ્પીયર બનશે અને વોટમીટર રીડિંગ પાવર P1 માટે તે VAN Ia cos VAN Ia હશે એટલે કે આ વોટમીટર માટે તે અહીં જોડાયેલ છે તે આ વસ્તુમાં જોડાયેલ છે અને આ એક અને આ ન્યુટ્રલ વચ્ચે તે જોડાયેલ છે તેથી તે શું કરશે કે વોલ્ટેજ VAN મેગ્નિટ્યુડ VAN લેશે પછી કરંટ Ia લેશે પછી તેની વચ્ચેનો એંગલ વોલ્ટેજ જે હું VAN નો કોસાઇન લખું છું તે Ia નો એંગલ VAN છે આ રીતે તે સરળ સમજણ માટે લખાયેલું છે તેથી જો આ જુઓ જો આ જુઓ તો P1 VAN A Ia cosine VAN Ia VAN એ 0 રેફરન્સ એક છે અને Ia પણ 0 છે તેથી તે 667 વોટ બની રહ્યું છે તેવી જ રીતે P2 માટે તે VBN Ib હશે માત્ર ડાયાગ્રામ જુઓ અને ફક્ત તેને cosine લખો તે VBN નો એંગલ 120o છે અને Ib નો એંગલ 93 44o છે આ પાવર ફેક્ટર એન્ગલ છે વાસ્તવમાં ડિફરન્સ પાવર ફેક્ટર એંગલ છે તેથી તે 800 વોટ છે તેવી જ રીતે P3 VCN Ic cos માટે આ VCN જે 120 એંગલ કહેવામાં આવે છે અને Ic નો એંગલ 66 તેથી આ ફ્લક્સમાં તે 600 વોટ બનશે તેથી કુલ એબ્સોર્બ પાવર PT P1 P2 P3 છે તેથી 2067 વોટ છે આ જવાબ છે હવે બીજી વસ્તુ એ છે કે PT Ia2 RA એ ફેઝ a નો રઝિસ્ટન્સ છે RA Ib 2 RB એ ફેઝ b નો રઝિસ્ટન્સ છે પછી Ic 2 R C છે જો બધાને હું ફક્ત મેગ્નિટ્યુડ બનાવું તો આ કરંટની મેગ્નિટ્યુડ અને રઝિસ્ટીવ વેલ્યુમાંથી આ તમામ વેલ્યુને મુકીએ તો અહીં 2067 વોટ પણ 2067 વોટ મળશે તેથી તે મેચિંગ છે તેથી જવાબો સાચા છે કેટલાક આ સમજી ગયા છે તેથી ઉદાહરણ તરીકે બીજું ઉદાહરણ લો ડાયાગ્રામ 29 માં થ્રી ફેઝના બેલેન્સ લોડમાં Z સ્ટાર 8 j 6 Ω છે જો લોડ 208 વોલ્ટની લાઇન સાથે જોડાયેલ હોય તો W1 અને W2 ના રીડિંગ્સનું અનુમાન કરો તો PT અને QT પણ શોધો તેથી તે ખરેખર ડાયાગ્રામ 29 છે તેથી જો ડાયાગ્રામ 29 ઉપર પાછા આવો તો તે અહીં છે આ ફક્ત હોલ્ડ કરો તે જ ડાયાગ્રામ છે જ્યાં સૂત્ર મેળવ્યું છે આ ડાયાગ્રામ 30 છે અને આ ડાયાગ્રામમાં આ ડાયાગ્રામ છે તેથી આ ફિગર છે આ ફિગર લો અને ત્યાં ડેટા આપવામાં આવ્યો છે તેથી આપણે આની ઉપર પાછા આવીશું તેથી આમ અહીં સ્ટાર કનેક્ટેડ લોડ માટે ઇમ્પેડન્સ આપવામાં આવ્યો છે જે 8 j 6 Ω છે અને લાઇન ટુ લાઇન વોલ્ટેજ 208 વોલ્ટ છે આપણે W1 અને W2 અને PT અને QT શોધવાનું છે તેથી આપણે જાણીએ છીએ કે Z સ્ટાર 8 j 6 જે 10 એંગલ 36 87o Ω છે લાઇન વોલ્ટેજ 208 વોલ્ટ છે તેથી ફક્ત લાઇન કરંટ હશે તે સ્ટાર કનેક્ટેડ છે તેથી VP Z Y છે તેથી તે VP ફેઝ વોલ્ટેજ છે કારણ કે તે લાઇન 2 છે તેને શું કહેવામાં આવે છે તે 208 લાઇન ટુ લાઇન વોલ્ટેજ આપવામાં આવે છે તેથી ફેઝ વોલ્ટેજ લાઇન વોલ્ટેજ હશે √ 3 મેગ્નિટ્યુડ Z Y માત્ર મેગ્નિટ્યુડ બનાવી રહ્યા છે તેથી તે 208 આપવામાં આવ્યું છે તેથી અહીં √3 10 મેગ્નિટ્યુડ છે તે 10 ઇન્પેન્ડન્સ 10 છે તેથી IL મેગ્નિટ્યુડ 12 એમ્પીયર છે તેથી P1 VL IL cos 30 o અને આ 36 87 o છે તેથી અહીં આ 36 87o લખેલું છે તેથી P1 208 કરંટ મેગ્નિટ્યુડ √ લાઇન કરંટ છે જે આપણને બધા કોસાઇન 30 36 87o ઉપર મળે છે તેથી P1 980 48 વોટ છે એવી જ રીતે P2 VL IL કોસાઇન 30 o છે તેથી તે P2 VL IL જે 208 હશે આપણને 12 cos 30 36 87o મળ્યા છે તેથી તે 2478 1 વોટ છે હવે હવે P2 P1 અર્થ જોઈ શકાય છે તે ઇન્ડક્ટિવ લોડ છે કારણ કે આપણે પહેલેથી જ જોયું છે કે તે માત્ર ઇન્ડક્ટિવ છે તેથી P2 P1 અને ટોટલ પાવર PT P1 P2 છે જો આ ઉમેરો તો તે ખરેખર 3 4586 કિલો વોટ હશે આપણે કદાચ 1000 કરીએ તો કિલોવોટ મળશે હવે QT √ 3 P2 P1 તે √ 3 P2 P1 જે 1497 6 બનશે કારણ કે P2 સાથે P2 P1 સીધું મળશે હું તેને 1497 6 VAr લખી શકું છું તેથી તે વાસ્તવમાં 2 594 kVAr છે અને આ એક એક્સરસાઇઝ છે જે કરો તે એક્સરસાઇઝ જવાબો આપશે માટે તે માટે કરો પાસે અને લોડ ડેલ્ટા છે પછી તેની કેપેસીટી છે તો તેને સોલ્વ કરો જવાબો પણ આપવામાં આવેલા છે તેથી તે ચકાસી શકો છો હવે આ એક ખૂબ જ રસપ્રદ પ્રોબ્લેમ છે તો ફક્ત એટલું જ કહો કે મને ઝૂમ થોડું ઓછું કરવા દો તેથી આ થ્રી પ્રોબ્લેમમાં બે બેલેન્સ લોડ 240 kV સાથે જોડાયેલા છે તે લાઇન ફ્રિક્વન્સી 60 હર્ટ્ઝ છે જે ડાયાગ્રામ 32 માં બતાવ્યા પ્રમાણે છે તેથી ડાયાગ્રામ 32 લોડ 1 30 KW માં 0 6 લેગિંગ પાવર ફેક્ટર ઉપર 30 KW ડ્રો કરે છે તેથી આ પાવર ફેક્ટર ઉપરથી એ પણ શોધી શકાય છે કે રિએક્ટિવ પાવર લોડ રિએક્ટિવ પાવરને પણ એબ્સોર્બ કરી લે છે કારણ કે પાવર ફેક્ટર આપવામાં આવેલ છે જ્યારે લોડ 2 0 8 લેગિંગના પાવર ફેક્ટર ઉપર 45 k VAR ડ્રો કરે છે તે અહીં પ્રોબ્લેમ છે તે ટિવસ્ટેડ છે તેથી અહીં તે 45 kVAr આપે છે પરંતુ પાવર ફેક્ટર જ્યારે 0 8 છે તેનો અર્થ એ કે અહીં P શોધવાનો છે અને VAr માટે Q શોધવાનો છે અને તેથી પ્રથમ કોમ્પ્લેક્સ રિઅલ અને રિએક્ટિવ પાવર એબ્સોર્બ લોડ અને b લાઇન કરંટો અને c kVAr રેટ જે થ્રી કેપેસિટર્સ તરીકે ઓળખાય છે જે ડેલ્ટા લોડ સાથે પેરેલલ રીતે કનેક્ટ થઈ શકે છે હું પાવર ફેક્ટરને 0 9 લેગિંગ અને CP નું વેલ્યુ પણ બતાવીશ તેથી જો ખરેખર ડાયાગ્રામ જુઓ તો આ ડાયાગ્રામ છે તો પ્રશ્ન એ છે કે અહીં થોડું સમજવા જેવું છે તેથી ત્યાં લોડ છે તો આ થ્રી લાઇન છે આ a b c થ્રી લાઇનો છે અને આ લોડ્સ જોડાયેલા છે આ બેલેન્સ લોડ 1 છે અને આ બેલેન્સ 2 લોડ જોડાયેલા છે તેથી આ કેપેસિટર વિના છે ધારો કે તે જોડાયેલ છે હવે આ કેપેસિટર્સ ડેલ્ટા સ્વરૂપમાં જોડાયેલા છે આ ફક્ત જાતે જુઓ કે વસ્તુઓ ખરેખર કેવી રીતે જોડાયેલ છે તેથી હવે અહીં પ્રોબ્લેમમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તે પાવર ફેક્ટર 0 9 લેગિંગ વધારવા માટે લોડની સાથે પેરેલલ રીતે જોડાયેલા થ્રી કેપેસિટર ડેલ્ટાના kVAr રેટિંગ છે તેથી તે પાવર ફેક્ટર છે જે પણ સંયુક્ત પાવર ફેક્ટરને તે અલગ મુદ્દો આપવામાં આવે છે પરંતુ પાવર ફેક્ટર વધારવો પડશે જે પહેલો લોડ 0 6 લેગિંગ પાવર ફેક્ટર ઉપર છે અને બીજા લોડ માટે તે 0 8 લેગિંગ છે તો આ બધું છે આને શું કહેવાય તેથી તે ડાયાગ્રામ 32 છે તેથી આ કેપેસિટરને પછીથી ધ્યાનમાં લેવાશે તો પ્રશ્ન એ છે કે આ મારો કરંટ Ia છે આ Ia Ib છે પછી આ Ia કરંટનો અમુક ભાગ Ia 1 અને Ia 2 ઉપર જઈ રહ્યો છે આ આપણે પછી જોઈશું તેથી પ્રશ્ન છે અને આ બેલેન્સ લોડ 1 બેલેન્સ લોડ 2 છે તેથી તે મૂળભૂત રીતે પેરેલલ સર્કિટ છે તે થ્રી ફેઝ પેરેલલ સર્કિટ છે અને આ પ્રોબ્લેમ છે તેથી હવે માત્ર જુઓ તે ખૂબ જ સરળ છે તેથી તેનો અર્થ એ છે કેIa Ia 1 Ia 2 અને તેવી જ રીતે Ib Ic જે 120o ફેઝ શિફ્ટ સરળતાથી કરી શકે છે કારણ કે આ બેલેન્સ સિસ્ટમ છે તેથી તેની મેગ્નિટ્યુડ સમાન રહેશે તેથી અહીં Ia Ia 1 Ia 2 કેસ છે તેનો અર્થ એવો થાય છે કે જો લોડ 1 P1 30 KW cos1 0 6 છે તેનો અર્થ sin1 0 8 છે તેથી S1 P1 cos1 એપરન્ટ પાવર જે 50 KVA હશે અને Q1 એ S1 sin1 હશે તે 50 0 8 40 kVAr હશે તેથી KVA ના સંદર્ભમાં P1 j Q1 જે 30 j 40 કિલોવોલ્ટ એમ્પીયર હશે તેવી જ રીતે લોડ 2 માટે પ્રોબ્લેમ ટિવસ્ટેડ છે અહીં તે Q2 45 kVAr આપવામાં આવેલ છે P મેળવવું પડશે તેથી લેગિંગ પાવર ફેક્ટર તે લેગિંગ છે એટલે કરંટ લેગિંગ છે તેથી cosz 0 8 પછી sin2 0 6 છે તેથી S2 Q2 sin2 કે જે 45 0 6 75 KVA છે તેથી P2 એ S2 ની બરાબર છે cos 2 75 0 8 તે 60KW હતી તેથી P2 j Q2 60 j 45 જે KVA માં છે હવે કુલ કોમ્પ્લેક્સ પાવર P j Q જે P1 P2 j Q 1 Q2 હશે તે 90 j 85 KVA બનશે તેથી P j Q જે સ્ક્વેર √ of 90 2 85 2 લેવામાં આવશે જે 123 8 મળશે અને એંગલ 43 36o KVA હશે એટલે કે તે V I cos V b i sin સ્વરૂપમાં છે તેથી હવે આ KVA અને 123 8KVA એપરન્ટ પાવર છે હવે પ્રશ્ન એ છે કે આપણે √ 3 VL IL1 cos 1 P1 જાણીએ છીએ તેથી √ 1 30 મળ્યું અને આ કિલોવોટમાં છે અને આ √ 3 240 કિલોવોલ્ટ 0 6 કહેવાય છે તેથી તે ખરેખર 120 28 મિલી એમ્પીયર બનશે જે કિલોવોટ તરીકે લખવામાં આવે છે તેથી તે કિલોવોલ્ટ પણ છે તેથી જો સોલ્વ કરવામાં આવે તો તે 120 28 મિલી એમ્પીયર હશે અને 1 cos ઇનવર્સ 0 6 જે 53 13o અને કરંટ લેગિંગ છે તેથી 120 28 એંગલ 53 13o મિલી એમ્પીયર છે તેથી કરંટ લેગિંગ છે તેવી જ રીતે √ 2 માટે તે 60 √ 3 240 0 8 હશે તે મિલી એમ્પીયર છે 180 42 મિલી એમ્પીયર છે 60 કિલોવોટમાં છે અને આ કિલોવોલ્ટમાં છે તેથી આખરે તે થશે આખરે તે એમ્પીયરમાં હશે જેમાંથી મિલીએમ્પીયરમાં લખો તે એક 8 42 મિલીએમ્પીયર હશે અને 1 36 86o લેગિંગ છે તેથી Ia 2 એ 180 42 એંગલ 36 87o મિલી એમ્પીયર હશે તેથી મેં કહ્યું હતું કે K C L એપ્લાય કરીએ તો કુલ કરંટ Ia બરાબર Ia1 Ia2 હશે તેથી તે સિંપ્લિફાય કરીએ તો તે 297 8 એન્ગલ 43 36 o મિલી એમ્પીયર હશે તેથી Ib 120o ફેઝ શિફ્ટ Ia એન્ગલ 120 o હશે તે 297 8 એન્ગલ 163 36 o મિલી એમ્પીયર બનશે એવી જ રીતે Ic Ia angle 120 o હશે તે 297 8 બનશે તેથી એંગલ 76 6o a 64o મિલી એમ્પીયર છે તો અહીં જે મળશે તેને Ia કહીએ છીએ આ Ia અહીં અને અહીં સબસ્ટિટ્યૂટ કરીએ તો મેગ્નિટ્યુડ સમાન મળશે હવે Qc આ એક છે આ એક ખૂબ જ સરળ વાત છે કે Qc એ P tan old tan new હશે તેથી આમાં આપણે કેવી રીતે મેળવ્યું છે તે cos છે કારણ કે આપણે પાવર ફેક્ટરને 0 9 સુધી સુધારવા માંગીએ છીએ તેથી new 25 85o છે અને ત્યાંથી Qc ની અભિવ્યક્તિ શોધો એક પાવર ટ્રાએંગલ દોરો અને જાતે કરો તેથી આ હું અહીં છોડી રહ્યો છું તેથી Qc 41 4kVAr હશે અને બીજી બાબત એ છે કે અહીં કેપેસિટર CP વેલ્યુની ગણતરી કરવામાં આવી નથી તે એક ડેલ્ટા કનેક્ટેડ કેપેસિટર છે એ જાણવાનો પ્રયાસ કરો કે આમાંથી CP ની વેલ્યુ માઇક્રો ફેરાડમાં કેપેસીટી શું છે જેનો જવાબ અહીં આપવામાં આવ્યો નથી પરંતુ હું સૂચન કરું છું કે કૃપા કરીને તે કરો અને આ એક ખૂબ જ સરળ વસ્તુ છે તે જાતે કરો આગળ એ જ વોટમીટરનો ઉપયોગ કરીને રીએક્ટિવ પાવર મેજરમેંટ છે મારો મતલબ છે કે એ જ વોટમીટરનો ઉપયોગ કરીને રીએક્ટિવ પાવર મેજર થાય છે તેવું કહેવાય છે આ કિસ્સામાં મને ઝૂમ થોડું ઓછું કરવા દો આ કિસ્સામાં જે બન્યું તે ક્યારેક ક્યારેક મળશે તે આ છે તે કરંટ કોઇલને એક ફેઝમાં મૂકવી જોઈએ અને ફેઝર કોઇલ બીજા ફેઝમાં જોડવી જોઈએ કેટલીકવાર આપણે m લખીએ છીએ કે વોટમીટરને શું કહે છે તેથી ml આ મેઇન બાજુ છે આ લોડ બાજુ C છે અને V ક્યારેક આના જેવું લખે છે પરંતુ ખૂબ જ હાઇ રઝિસ્ટન્સ ઉપર અહીં જે પણ કરંટ વહેશે તે લગભગ કરંટ હશે તે જ કરંટ અહીં વહેશે તેથી આ કરંટ શું કહેવામાં આવે છે આ અહીં સમાન વોટમીટરનો ઉપયોગ કરીને રિએક્ટિવ પાવરને માપવા માટે કરંટ કોઇલને એક ફેઝમાં મૂકો ધારો કે ફેઝ a માં મેં કરંટ કોઇલ મૂકી છે જે કરંટ Ia જુએ છે અને ફેઝર કોઇલ જે C V છે તે અન્ય બે ફેઝ જે b અને c છે તેની સાથે જોડાયેલ છે પછી આ ખરેખર પ્રશ્ન માટે રિએક્ટિવ આપશે તે કેવી રીતે શોધવાનું રહેશે તો આ મારો Z Y Z Y Z Y છે આ A N A એ જ વસ્તુ છે આ ખરેખર તે જ વસ્તુ છે તે સ્મોલ a છે આ સ્મોલ c છે અને આ સ્મોલ b છે તેથી Ia એ જ કરંટ અહીં Ia VAN એંગલ 0 વહી રહ્યો છે આ VAN છે અને આ એક નવું સ્મોલ n સમાન વસ્તુ છે મારો મતલબ તે જ છે તેથી તે કોઈ મૂંઝવણ હોવી જોઈએ નહીં તેથી In જે VAN એંગલ 0 Z Y હશે VAN એંગલ 0 પછી ડિવાઇડેડ z કહો તેથી તે VAN એંગલ Z એંગલ હશે આ Ia છે તેવી જ રીતે I v n Ic માટે પ્રશ્ન એ છે કે તે કેવી રીતે હશે જો આને જોડીએ તો પછી રિએક્ટિવ પાવરની વેલ્યુ શું છે જો કે તે પછી કરવા માટે આ કિસ્સામાં ફેઝર ડાયાગ્રામ દોરો હવે ધારો કે આ Vab છે આ Vab છે અને આ મારી VAN અને VANએંગલ થી કરંટ લેગ છે પરંતુ વોટમીટર ખરેખર જો આ ડાયાગ્રામ માટે જો જુઓ તે વોટમીટર વાસ્તવમાં તે કરંટ Ia છે કરંટ Ia અને તે છે તે વોલ્ટેજ જુઓ જેને Vbc કહે છે અને તે Vbc અને Ia વચ્ચેનો એંગલ લેશે કારણ કે તે છે b આ ફેઝર કોઇલ b c ઉપર જોડાયેલ છે તેથી તે વોલ્ટેજ Vbc અને Ia અને Ia અને Vbc વચ્ચેના એંગલને મેજર કરે છે જેની આપણને જરૂર છે તેથી તેનો અર્થ એ છે કે અહીં ફેઝર ડાયાગ્રામમાં આ મારો Vab છે આ મારો VAN છે અને √ લેગ અને આ Vbc છે Vbc અને Vbc વચ્ચેનો એંગલ 120o જાણો છે તેથી VAN અને Vbc એંગલ વચ્ચેનો આ એંગલ 90o છે આ એંગલ છે તેથી આ એંગલ 90o છે તેથી તે વોટમીટર રીડિંગ એ Vbc નું મેગ્નિટ્યુડ હશે અને કરંટ Ia નું મેગ્નિટ્યુડ જે મેં Ib મૂક્યો છે ક્યારેક ક્યારેક મેં બાર મૂક્યો છે ક્યારેક નથી મૂક્યો બાર મૂક્યો છે બાર નથી મૂક્યો પરંતુ મેં આ લાંબાગાળાના ખર્ચને કહ્યું કે Ia અને Vbc વચ્ચેનો એંગલ 90 o છે તેથી cos 90 o છે ચાલો મને વોટમીટર જોવા દો રીડિંગ VL IL sin હશે પરંતુ આપણો રિએક્ટિવ પાવર √ 3 VL IL sin છે તો કનેક્ટ રીડિંગ મેળવવા માટે આ રીડિંગને મલ્ટીપ્લાઇડ √ 3 કરવું પડશે તેથી આ રીતે સમાન વોટમીટર રિએક્ટિવ પાવરને માપવા માટે વાપરી શકાય છે તેથી તેનો અર્થ વોટમીટર હોઈ શકે છે તેથી કેલિબ્રેટેડ કે તે થ્રી ફેઝની રિએક્ટિવ પાવર સૂચવે છે જે √ 3 નું મલ્ટીપ્લાઇંગ ફેક્ટર ધરાવે છે જો સમાન વોટમીટર રીડિંગ જોઈતું હોય તો તે વોટમીટરને મલ્ટીપ્લાઇંગ ફેક્ટર √ 3 વડે કેલિબ્રેટ કરવું પડશે તેનો અર્થ એ છે કે તે સ્કેલ છે ત્યાં ખબર છે કે આ બધી વસ્તુને મલ્ટીપ્લાઇડ બાય √ 3 કરવો પડશે તેથી જે પણ રીડિંગ મળે તે માત્ર મલ્ટીપ્લાઇડ √ 3 થાય છે તેને રિએક્ટિવ પાવર કહે છે તેથી આ છે તેથી કહી શકીએ છીએ કે આ વોટમીટરનું કનેક્શન છે જે રીએક્ટિવ પાવર મેળવવા માટે સમાન વોટમીટરનો ઉપયોગ કરી શકે છે તેથી આની સાથે આ એક એક્સરસાઇઝ છે આ એક્સરસાઇઝનો આ પ્રોબ્લેમ મને કોઈ પુસ્તકમાંથી મળેલ છે તેથી ધારો કે આ b c અચાનક આ ફેઝ ઓપન છે તેથી આ j 100 Ω છે આ 100 Ω છે અને A B C આ બધી વસ્તુઓ VOB શોધવા માટે છે કે વોલ્ટેજ b ઓપન સર્કિટ વોલ્ટેજ VOB શું છે તેથી VOB શોધો જો કે સિસ્ટમ 208 વોલ્ટ છે અને A B C બરાબર 208 વોલ્ટ છે એટલે કે તે લાઇન ટુ લાઇન છે અને જવાબ આપેલ છે જે 284 એંગલ 150o વોલ્ટ જવાબ સાચો છે ખૂબ જ સરળ પ્રોબ્લેમ પરંતુ ખૂબ જ રસપ્રદ પ્રોબ્લેમ શોધવાનો પ્રયાસ કરો બીજી એક્સરસાઇઝ આ છે થ્રી ફેઝ થ્રી વાયર 220 વોલ્ટ a b c સિસ્ટમમાં લાઇન કરંટ Ia આપવામાં આવે છે Ib આપવામાં આવે છે Ic આપવામાં આવે છે વોટમીટરના રીડિંગ્સને 1 a અને b લાઇનમાં શોધો અને રીડિંગ પણ શોધો જો b અને c અને a c માં વોટમીટર મુકો તો લાઇન a અને b માં વોટમીટરને જોડો અને રીડિંગ શોધો વોટમીટર B અને c ને જોડો રીડિંગ શોધો વોટમીટર A અને c ને જોડો અને રીડિંગ શોધો અને આ બધા જવાબો આપવામાં આવ્યા છે અને કહેવામા આવ્યું છે કે આ રીડિંગ્સ શા માટે અલગ છે તે શોધો હવે તે પહેલાં આ થ્રી ફેઝ સર્કિટને ક્લોજ કરીને એક અથવા બે વસ્તુઓ હું કહીશ હું અહીં પોતે જ કહીશ ધારો કે કેટલીકવાર આપવામાં આવે છે ધારો કે જો તેને સર્કિટનો તે ઇમ્પેડન્સ આપવામાં આવે ધારો કે જો તે Z √ j Ω આપવામાં આવે તો r ની વેલ્યુ શું છે x ની વેલ્યુ શું છે તેથી જો તે આપવામાં આવે તો r શું છે x શું છે ધારો કે આ આપવામાં આવ્યું છે અને કોઈ પૂછે છે કે ઇમ્પેડન્સ √ j ઉપર છે તો R વેલ્યુ અને X વેલ્યુ દેખાય છે આ આપણે j 0 1 j લખીએ છીએ એટલે કે 0 cos π2 લખી શકે છે અને 1 લખી શકે છે હું j લખી શકું છું આ j છે ત્યાં j sin π2 છે તેનો અર્થ એ કે આને વાસ્તવમાં e j π 2 માં લખી શકો છો તેનો અર્થ છે મારો j e j π 2 આ 11 કોમ્પ્લેક્સ નંબર છે તેથી √ j એટલે અને j છે તેનો અર્થ j e j π 2 છે તે મને તેને સ્પષ્ટ કરવા દો તેનો અર્થ z √ j j થી પાવર હાફ છે તેથી j e j π 2 પાવર હાફ છે e j π 4 તે cos π 4 j sin π 4 1 √ 2 j 1 √ 2 છે તેનો અર્થ R 1 √ 2 Ω અને X 1 √ 2 Ω છે તેથી આ રીતે ગણતરી કરો હવે બીજી વસ્તુ છે બીજી વાત એ છે કે માત્ર ધારો કે જો કોઈ વ્યક્તિ પૂછે કે j ના પાવર j ની વેલ્યુ શું છે j આપણે જોયો છે હમણાં જ આપણે j e j π 2 જોયો છે તેનો અર્થ j 2 π 2 છે જે ખરેખર j 2 જે 1 છે તેથી e π 1 તે રિઅલ નંબર છે તેનો અર્થ એ છે કે મારો j j એક રિઅલ નંબર છે તે e π 1 છે તેથી થોડુંક થોડુંક a છે તેથી ખૂબ ખૂબ આભાર સાથે થ્રી ફેઝ થ્રી ફેઝ A C સર્કિટનો ભાગ પૂરો થયો આગળ આપણે મેગ્નેટિક સર્કિટ લઈશું અને તે પછી થોડો સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર અને થ્રી ફેઝ ઇન્ડક્શન મશીનો અને ડી સી મશીનોનો થોડો ભાગ લઈશું